પેટન્ટેબિલિટી સર્ચ કઈ રીતે કરાવવી પેટન્ટેબિલિટી સર્ચ કઈ રીતે કરાવવી પેટન્ટેબિલિટી સર્ચ કરાવતાં પહેલાં અમુક પરિબળોનું ધ્યાન રાખવું પડશે પેટન્ટેબિલિટી સર્ચ કરાવતાં પહેલાં અમુક પરિબળોનું ધ્યાન રાખવું પડશે પહેલું છે સર્ચર ની પસંદગી કરવી પહેલું છે સર્ચર ની પસંદગી કરવી હવે સામાન્યતઃ તમે એવા સર્ચર ની પસંદગી કરશો જે એક ચોક્કસ પ્રકારની ટેકનોલોજી માં કુશળ હોય હવે સામાન્યતઃ તમે એવા સર્ચર ની પસંદગી કરશો જે એક ચોક્કસ પ્રકારની ટેકનોલોજી માં કુશળ હોય સર્ચર ના અલગ અલગ સ્પેશલાઈઝેશન ના ક્ષેત્રો હોય છે સર્ચર ના અલગ અલગ સ્પેશલાઈઝેશન ના ક્ષેત્રો હોય છે સર્ચર ઇલેક્ટ્રિકલ કેમિકલ એટલે રાસાયણિક મેટૅલર્જિકલ ઇલેક્ટ્રોનિકલ અથવા બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં સ્પેશલાઈઝેશન ધરાવનારા હોઈ શકે અથવા કમ્પ્યુટર સંબંધિત આવિષ્કારો ક્યાં તો યાંત્રિક આવિષ્કારોમાં સ્પેશલાઈઝેશન ધરાવનારા હોઈ શકે સર્ચર ઇલેક્ટ્રિકલ કેમિકલ એટલે રાસાયણિક મેટૅલર્જિકલ ઇલેક્ટ્રોનિકલ અથવા બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં સ્પેશલાઈઝેશન ધરાવનારા હોઈ શકે અથવા કમ્પ્યુટર સંબંધિત આવિષ્કારો ક્યાં તો યાંત્રિક આવિષ્કારોમાં સ્પેશલાઈઝેશન ધરાવનારા હોઈ શકે તેથી તમે તમને અનુરૂપ હોય એવા સર્ચર ને ઓળખશો કારણ કે સર્ચર નું કામ છે ક્ષેત્રમા ઉપલબ્ધ જ્ઞાન વિશે માહિતી ધરાવવું તેથી તમે તમને અનુરૂપ હોય એવા સર્ચર ને ઓળખશો કારણ કે સર્ચર નું કામ છે ક્ષેત્રમા ઉપલબ્ધ જ્ઞાન વિશે માહિતી ધરાવવું તેથી જો તેને એ પ્રકારનો અનુભવ હોય તો તમે એવા વ્યક્તિ પાસેથી વધારે સારી સર્ચ ની અપેક્ષા કરી શકો તેથી જો તેને એ પ્રકારનો અનુભવ હોય તો તમે એવા વ્યક્તિ પાસેથી વધારે સારી સર્ચ ની અપેક્ષા કરી શકો તમે કામના અલગ અલગ ભાગ માટે અલગ અલગ સર્ચર પણ રોકી શકો તમે કામના અલગ અલગ ભાગ માટે અલગ અલગ સર્ચર પણ રોકી શકો દાખલા તરીકે તમારી પાસે પેટન્ટ કાર્યાલયની બધી ફાઈલો જોવા માટે અર્થાત પેટન્ટ કાર્યાલયમાં ઉપલબ્ધ પ્રાયોર આર્ટ પર નજર નાખવા માટે એક સર્ચર હોઈ શકે દાખલા તરીકે તમારી પાસે પેટન્ટ કાર્યાલયની બધી ફાઈલો જોવા માટે અર્થાત પેટન્ટ કાર્યાલયમાં ઉપલબ્ધ પ્રાયોર આર્ટ પર નજર નાખવા માટે એક સર્ચર હોઈ શકે તમારી પાસે બીજો સર્ચર હોઈ શકે છે જે પેટન્ટ વિશેના સાહિત્યથી અલગ પ્રકારના સાહિત્ય ની સર્ચ કરવા માટે સમર્થ હોય તમારી પાસે બીજો સર્ચર હોઈ શકે છે જે પેટન્ટ વિશેના સાહિત્યથી અલગ પ્રકારના સાહિત્ય ની સર્ચ કરવા માટે સમર્થ હોય તથા તમે હજી એક સર્ચર તે જ આવિષ્કારના વિદેશી પૅટન્ટ પર સર્ચ કરવા માટે રોકી શકો છો તથા તમે હજી એક સર્ચર તે જ આવિષ્કારના વિદેશી પૅટન્ટ પર સર્ચ કરવા માટે રોકી શકો છો આ પ્રમાણે સર્ચના પરિણામ અલગ અલગ સર્ચર જેમણે અલગ અલગ વર્ગ અને વિભાગમાં સર્ચ કરી હોય તેના સંકલનના રૂપમાં હોઈ શકે છે આ પ્રમાણે સર્ચના પરિણામ અલગ અલગ સર્ચર જેમણે અલગ અલગ વર્ગ અને વિભાગમાં સર્ચ કરી હોય તેના સંકલનના રૂપમાં હોઈ શકે છે બીજું સર્ચ રિકવેસ્ટ હાથ સર્ચ માટે કરેલા નિવેદનમાં કઈ માહિતીનો સમાવેશ થવો જોઈએ તે મારે નિયત કરવાનું હોય છે બીજું સર્ચ રિકવેસ્ટ હાથ સર્ચ માટે કરેલા નિવેદનમાં કઈ માહિતીનો સમાવેશ થવો જોઈએ તે મારે નિયત કરવાનું હોય છે સર્ચ અથવા સર્ચ ની ગુણવત્તા તમે આપેલી માહિતી પર આધારિત રહેશે સર્ચ અથવા સર્ચ ની ગુણવત્તા તમે આપેલી માહિતી પર આધારિત રહેશે જો તમારી પાસે આવિષ્કાર ના ડ્રોઈંગ અર્થાત રેખાંકન હોય તો સામેવાળા વ્યક્તિ માટે તે આવિષ્કાર ને સમજવું તથા તેની ઉપર આધારિત રિપોર્ટ તૈયાર કરવું સહેલું થઇ જશે જો તમારી પાસે આવિષ્કાર ના ડ્રોઈંગ અર્થાત રેખાંકન હોય તો સામેવાળા વ્યક્તિ માટે તે આવિષ્કાર ને સમજવું તથા તેની ઉપર આધારિત રિપોર્ટ તૈયાર કરવું સહેલું થઇ જશે તેથી સામાન્ય રીતે તમે સર્ચર સાથે ચર્ચા કરશો કે તેણે કઈ જાતની માહિતી શોધવાની છે તથા તમે સર્ચ માં કેટલો સમય અને કેટલા સાધન સંપાદન નાખવા માંગો છો તેથી સામાન્ય રીતે તમે સર્ચર સાથે ચર્ચા કરશો કે તેણે કઈ જાતની માહિતી શોધવાની છે તથા તમે સર્ચ માં કેટલો સમય અને કેટલા સાધન સંપાદન નાખવા માંગો છો અર્થાત સર્ચ નું એક બજેટ હોય છે અને તમારે જણાવવાનું હોય છે કે તે બજેટની અંતર્ગત શું કરવામાં આવવું જોઈએ અર્થાત સર્ચ નું એક બજેટ હોય છે અને તમારે જણાવવાનું હોય છે કે તે બજેટની અંતર્ગત શું કરવામાં આવવું જોઈએ આ સિવાય તમારે સર્ચર ને એ પણ સ્પષ્ટ કરવાનું હોય છે કે શું સર્ચ ફક્ત પેટન્ટ સંબંધિત માહિતી અર્થાત પેટન્ટના સાહિત્ય અથવા પેટન્ટ લિટરેચર સુધી સીમિત હોવી જોઈએ કે પછી પેટન્ટ કાર્યાલયની ફાઈલો થી આગળ જઈને નૉન પેટન્ટ લિટરેચર સુધી પણ જવી જોઈએ આ સિવાય તમારે સર્ચર ને એ પણ સ્પષ્ટ કરવાનું હોય છે કે શું સર્ચ ફક્ત પેટન્ટ સંબંધિત માહિતી અર્થાત પેટન્ટના સાહિત્ય અથવા પેટન્ટ લિટરેચર સુધી સીમિત હોવી જોઈએ કે પછી પેટન્ટ કાર્યાલયની ફાઈલો થી આગળ જઈને નૉન પેટન્ટ લિટરેચર સુધી પણ જવી જોઈએ હવે મફત તથા ખરીદવા પડે તેવા બે પ્રકારના ડેટાબેઝ હોય છે જે સર્ચ માટે વાપરવામાં આવી શકે છે હવે મફત તથા ખરીદવા પડે તેવા બે પ્રકારના ડેટાબેઝ હોય છે જે સર્ચ માટે વાપરવામાં આવી શકે છે ત્રીજી વસ્તુ છે સર્ચ નો વ્યાપ નક્કી કરવો ત્રીજી વસ્તુ છે સર્ચ નો વ્યાપ નક્કી કરવો હવે જો તમે ભારતીય પેટન્ટ માટે અરજી કરતા હોવ તો સામાન્ય રીતે તમને જોઈશે કે સર્ચમાં ભારતીય પેટન્ટ ની માહિતીનું નિરીક્ષણ થાય તથા પ્રાયોર આર્ટ નું જે તમારા વિષયને લગતું હોય હવે જો તમે ભારતીય પેટન્ટ માટે અરજી કરતા હોવ તો સામાન્ય રીતે તમને જોઈશે કે સર્ચમાં ભારતીય પેટન્ટ ની માહિતીનું નિરીક્ષણ થાય તથા પ્રાયોર આર્ટ નું જે તમારા વિષયને લગતું હોય અથવા જો તમારી સર્ચ નું લક્ષ્ય એક ચોક્કસ જૂરિસ્ડિક્શન્ માં દાખલ થવાનું હોય જેમ કે કોઈ વિદેશમાં ફાઇલિંગ કરવું હોય તો તમારે નિયત કરવું પડશે કે કે તે જૂરિસ્ડિક્શન્ માં આ આવિષ્કારને લગતું કયા પ્રકારનું પેટન્ટિંગ કરવામાં આવ્યું છે તે તમે સમજવા માંગો છો અથવા જો તમારી સર્ચ નું લક્ષ્ય એક ચોક્કસ જૂરિસ્ડિક્શન્ માં દાખલ થવાનું હોય જેમ કે કોઈ વિદેશમાં ફાઇલિંગ કરવું હોય તો તમારે નિયત કરવું પડશે કે કે તે જૂરિસ્ડિક્શન્ માં આ આવિષ્કારને લગતું કયા પ્રકારનું પેટન્ટિંગ કરવામાં આવ્યું છે તે તમે સમજવા માંગો છો અથવા તમે એવું પણ નિયત કરી શકો છો કે સર્ચ માં પેટન્ટ લિટરેચર આવવું જોઈએ કે નૉન પેટન્ટ લિટરેચર અથવા તમે એવું પણ નિયત કરી શકો છો કે સર્ચ માં પેટન્ટ લિટરેચર આવવું જોઈએ કે નૉન પેટન્ટ લિટરેચર આ રીતે આ બધી પરિસ્થિતિમાં તમે સર્ચ નો વ્યાપ નક્કી કરી રહ્યા હશો જેના આધાર પર સર્ચ રિપોર્ટ તૈયાર થશે આ રીતે આ બધી પરિસ્થિતિમાં તમે સર્ચ નો વ્યાપ નક્કી કરી રહ્યા હશો જેના આધાર પર સર્ચ રિપોર્ટ તૈયાર થશે હવે જે ચોથી વસ્તુને તમારા ધ્યાનમાં લેવી પડશે તે છે ખર્ચ હવે જે ચોથી વસ્તુને તમારા ધ્યાનમાં લેવી પડશે તે છે ખર્ચ સામાન્ય રીતે સર્ચ નો ખર્ચ પૂર્વ નિર્ધારિત હોય છે સામાન્ય રીતે સર્ચ નો ખર્ચ પૂર્વ નિર્ધારિત હોય છે પણ અમુક કિસ્સામાં જ્યાં ક્ષેત્રના કારણે અથવા ક્ષેત્રની જટિલતાઓના કારણે સર્ચર ને વધારે સમય આપવો પડે છે ત્યારે તમારે આ પરિબળને વેરિયેબલ અર્થાત પરિવર્તનશીલ ગણવું પડશે જ્યાં કલાકોની સંખ્યા તથા અતિરિક્ત કલાકોની સંખ્યા કેટલી થાય છે પણ અમુક કિસ્સામાં જ્યાં ક્ષેત્રના કારણે અથવા ક્ષેત્રની જટિલતાઓના કારણે સર્ચર ને વધારે સમય આપવો પડે છે ત્યારે તમારે આ પરિબળને વેરિયેબલ અર્થાત પરિવર્તનશીલ ગણવું પડશે જ્યાં કલાકોની સંખ્યા તથા અતિરિક્ત કલાકોની સંખ્યા કેટલી થાય છે તેની પરથી મહેનતાણુ અથવા ફીઝ્ બદલાઈ શકે છે તેની પરથી મહેનતાણુ અથવા ફીઝ્ બદલાઈ શકે છે પાંચમી વસ્તુ છે સર્ચ ના મૅન્ડેટ ને રિકવેસ્ટ પત્ર દ્વારા નિયત કરવું પાંચમી વસ્તુ છે સર્ચ ના મૅન્ડેટ ને રિકવેસ્ટ પત્ર દ્વારા નિયત કરવું આ સર્ચર ને લેખિતમાં જણાવે છે શું સર્ચ કરવાનું છે જો તે ઇન્ડિયન પેટન્ટ ઓફિસ હોય તો તમે કહેશો કે આવિષ્કારની અરજી ઇન્ડિયન પેટન્ટ ઓફિસમાં દાખલ કરવાની છે તેથી ઇન્ડિયન પેટન્ટ ઓફિસમાં ઉપલબ્ધ બધા જ પેટન્ટની સર્ચ કરવાની છે આ સર્ચર ને લેખિતમાં જણાવે છે શું સર્ચ કરવાનું છે જો તે ઇન્ડિયન પેટન્ટ ઓફિસ હોય તો તમે કહેશો કે આવિષ્કારની અરજી ઇન્ડિયન પેટન્ટ ઓફિસમાં દાખલ કરવાની છે તેથી ઇન્ડિયન પેટન્ટ ઓફિસમાં ઉપલબ્ધ બધા જ પેટન્ટની સર્ચ કરવાની છે જો તમારી પાસે કોઈ વધારાની માહિતી જેવી રીતે કે આવિષ્કારનું વર્ણન અથવા ડ્રોઈંગ હોય જેથી તેની વિશે વધારે સ્પષ્ટીકરણ થઈ શકે તો તે પણ તમે સર્ચર ને બતાવી શકો છો જો તમારી પાસે કોઈ વધારાની માહિતી જેવી રીતે કે આવિષ્કારનું વર્ણન અથવા ડ્રોઈંગ હોય જેથી તેની વિશે વધારે સ્પષ્ટીકરણ થઈ શકે તો તે પણ તમે સર્ચર ને બતાવી શકો છો જો કોઈ વર્ગીકરણ હોય તેને સર્ચ કરવાનું હોય જો કોઈ વર્ગીકરણ હોય તેને સર્ચ કરવાનું હોય તો તેની વિશે પણ તમે સર્ચર ને નિયત કરશો તો તેની વિશે પણ તમે સર્ચર ને નિયત કરશો તથા જો તમારા આવિષ્કાર માં નવીન લક્ષણો હોય જેમને તમે ઇન્વેન્ટિવ ગણતા હોવ તો તેની વિશે પણ સર્ચર ને જાણ કરવાની રહેશે જેથી સર્ચ તેને મળેલ માહિતીમાં ઉપલબ્ધ લક્ષણોને ફક્ત ઇન્વેન્ટિવ લક્ષણો સાથે સરખાવે અને નૉન પેટન્ટેબલ અથવા મામૂલી લક્ષણો પર ધ્યાન ન આપે તથા જો તમારા આવિષ્કાર માં નવીન લક્ષણો હોય જેમને તમે ઇન્વેન્ટિવ ગણતા હોવ તો તેની વિશે પણ સર્ચર ને જાણ કરવાની રહેશે જેથી સર્ચ તેને મળેલ માહિતીમાં ઉપલબ્ધ લક્ષણોને ફક્ત ઇન્વેન્ટિવ લક્ષણો સાથે સરખાવે અને નૉન પેટન્ટેબલ અથવા મામૂલી લક્ષણો પર ધ્યાન ન આપે હવે રિકવેસ્ટ પત્રમા તમારે એક ડેડલાઇન પણ નિયત કરવાની હોય છે જેથી સર્ચ એક ચોક્કસ સમયમર્યાદાની અંદર પૂરી કરવામાં આવે હવે રિકવેસ્ટ પત્રમા તમારે એક ડેડલાઇન પણ નિયત કરવાની હોય છે જેથી સર્ચ એક ચોક્કસ સમયમર્યાદાની અંદર પૂરી કરવામાં આવે તથા તમારે રિકવેસ્ટ પત્રમા એ પણ નિયત કરવાનું હોય છે કે આ કામમાં વધારો ઉમેરાઈ શકે છે તેથી કામની શરતો લવચીક રહેશે તથા તમારે રિકવેસ્ટ પત્રમા એ પણ નિયત કરવાનું હોય છે કે આ કામમાં વધારો ઉમેરાઈ શકે છે તેથી કામની શરતો લવચીક રહેશે આ દ્વારા તમે સામેની વ્યક્તિને જો વધારાનું કામ નીકળે તો તે કરવાની પૂર્ણ સત્તા અથવા અધિકાર આપો છો આ દ્વારા તમે સામેની વ્યક્તિને જો વધારાનું કામ નીકળે તો તે કરવાની પૂર્ણ સત્તા અથવા અધિકાર આપો છો